આ સત્રમાં આપનું સ્વાગત છે અત્યાર સુધી આપણે ટેસ્ટીંગ પર મૂળભૂત ખ્યાલો પર જોયું છે અને પછી પાછળથી આપણે બ્લેક બોક્સ અને વ્હાઇટ બોક્સ ટેસ્ટીંગ બંને યુનિટ ટેસ્ટીંગ પર જોયું અને ત્યાંનો મુખ્ય ઉદ્દેશ યુનિટ માંથી શક્ય તેટલો ખામી દૂર કરવાનો હતો અને આપણે કહ્યું કે યુનિટ ની વ્યાખ્યા બદલાય છે તે ફંક્શન અથવા મોડ્યુલ હોઈ શકે છે અને એકવાર યુનિટ તમામ યુનિટ નું સંપૂર્ણ ટેસ્ટીંગ થઈ ગયું છે આપણે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ કરીએ છીએ અને ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ પાછળની મુખ્ય પ્રેરણા વિવિધ યુનિટ ના ઇન્ટરફેસ પર ખામીઓ દૂર કરવાની છે અને ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ પૂર્ણ થયા પછી સિસ્ટમ ટેસ્ટીંગ લેવામાં આવે છે જ્યાં સંપૂર્ણ સિસ્ટમનું સંપૂર્ણ ટેસ્ટીંગ કરવામાં આવે છે અને અહીં ટેસ્ટીંગ SRS દસ્તાવેજ સામે કરવામાં આવે છે અત્યાર સુધી બંને યુનિટ અને ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ તે ડિઝાઇન ડિઝાઇન દસ્તાવેજ મુજબ ચકાસાયેલ છે યુનિટ અને ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ બરાબર છે કે નહીં અને યુનિટ અને ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ ને ચકાસણી તકનીકો તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સિસ્ટમ ટેસ્ટીંગ જ્યાં અંતિમ સોફ્ટવેર કે જે ગ્રાહકને પહોંચાડવાનું હોય તે SRS દસ્તાવેજ સામે ટેસ્ટીંગ કરવામાં આવે છે તેને સિસ્ટમ ટેસ્ટીંગ તરીકે ઓળખવામાં આવે છે હવે ચાલો જોઈએ કે સિસ્ટમ ટેસ્ટીંગ માં શું સામેલ છે ખરેખર આપણે છેલ્લા સત્રમાં અત્યાર સુધી કહ્યું હતું કે ટેસ્ટીંગ કોણ કરે છે તેના આધારે ત્રણ પ્રકારની સિસ્ટમ ટેસ્ટીંગ છે જો તે ગ્રાહક સાઇટ પર કરવામાં આવે છે તો તે આલ્ફા ટેસ્ટીંગ તરીકે ઓળખાય છે માફ કરશો જો તે વિકાસકર્તા સાઇટ દ્વારા કરવામાં આવે છે તો તે આલ્ફા ટેસ્ટીંગ તરીકે ઓળખાય છે જો તે કેટલાક મૈત્રીપૂર્ણ ગ્રાહકો દ્વારા કરવામાં આવે છે તો તે બીટા ટેસ્ટીંગ તરીકે ઓળખાય છે અને જો તે ગ્રાહક પોતે કરે છે તો તે એક્ષપટન્સ ટેસ્ટીંગ તરીકે ઓળખાય છે તમામ સિસ્ટમ ટેસ્ટીંગ માં મૂળભૂત રીતે બે પ્રકારના ટેસ્ટીંગ હાથ ધરવામાં આવે છે ફંક્શનાલીટી SRS ડોક્યુમેન્ટમાં દર્શાવ્યા મુજબ ફંક્શનાલીટી નું ટેસ્ટીંગ કરવામાં આવે છે અને ફંક્શનાલીટી ને બ્લેક બોક્સ ટેસ્ટીંગ તરીકે ચકાસવામાં આવે છે કારણ કે આ ફંક્શન નું સ્પષ્ટીકરણ છે અને આપણે જાણીએ છીએ કે ફંક્શન માટે બ્લેક બોક્સ ટેસ્ટ કેવી રીતે ડિઝાઇન કરવા આપણે બ્લેક બોક્સ ટેસ્ટીંગ માટે ઘણી તકનીકોની ચર્ચા કરી છે અને આ બધી તકનીકો અહીં સિસ્ટમની ફંક્શનાલીટી ટેસ્ટીંગ માટે લાગુ પડે છે ટેસ્ટીંગ ની અન્ય શ્રેણી કે જે અત્યાર સુધી ચકાસવામાં આવી નથી ન તો યુનિટ અથવા ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ માં કામગીરી ટેસ્ટીંગ છે SRS દસ્તાવેજમાં દસ્તાવેજીકરણ મુજબ સિસ્ટમની બિન કાર્યકારી આવશ્યકતાઓને ચકાસવા માટે પરફોર્મન્સ ટેસ્ટીંગ રચાયેલ છે ચાલો જોઈએ કે વિવિધ પ્રકારની કેટેગરીના પરફોર્મન્સ ટેસ્ટ કયા છે બ્લેક બોક્સ ફંકશનલ ટેસ્ટીંગ આપણે અત્યાર સુધી થોડી ઊડાણમાં ચર્ચા કરી છે અને આપણે બ્લેક બોક્સ ટેસ્ટ કેસોને સિસ્ટમ ટેસ્ટિંગ માટે કેવી રીતે ડિઝાઇન કરવાના છે તેની અલગથી ચર્ચા કરવાની જરૂર નથી કારણ કે સમાન ખ્યાલો અહીં લાગુ પડે છે ચાલો આપણે અહીં સિસ્ટમ ટેસ્ટીંગ વિશે સિસ્ટમ ટેસ્ટીંગ માં સામેલ કામગીરી ટેસ્ટીંગ વિશે જોઈએ ત્યાં વિવિધ પ્રકારના પરફોર્મન્સ ટેસ્ટીંગ છે જે સિસ્ટમ પર કરી શકાય છે પરંતુ તે બધાને હાથ ધરવાની જરૂર નથી તે સોફ્ટવેર માટે નિર્દિષ્ટ બિન કાર્યકારી જરૂરિયાતો શું છે તેના પર નિર્ભર કરે છે આપણે બિન ફંક્શન આવશ્યકતાઓ જોઈએ છીએ અને સિસ્ટમ માટે શું નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે તેના આધારે આપણે આ વિવિધ કામગીરી ટેસ્ટીંગ માંથી કેટલાક અથવા બધા હાથ ધરવા પડશે સ્ટ્રેસ ટેસ્ટીંગ સ્ટ્રેસ ટેસ્ટીંગ ને સહનશક્તિ ટેસ્ટીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં આપણે સોફ્ટવેરની ક્ષમતા પર ભાર મૂકવા માટે અસામાન્ય ઇનપુટ્સ આપીએ છીએ અસામાન્ય ઇનપુટ દ્વારા આપણો અર્થ SRS દસ્તાવેજમાં નિર્દિષ્ટ કરતાં આગળ છે મને તે પુનરાવર્તન કરવા દો કારણ કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન છે સ્ટ્રેસ ટેસ્ટિંગમાં આપણે સોફ્ટવેરને ઇનપુટ આપીએ છીએ જે SRS દસ્તાવેજ માટે નિર્દિષ્ટ કરતા વધારે છે ઉદાહરણ તરીકે આપણે સોફ્ટવેર માટે ડેટાબેઝનું કદ ઉલ્લેખિત કરતા વધારે ડેટા વોલ્યુમ આપી શકીએ છીએ જો તે સો હજાર રેકોર્ડ સ્પષ્ટ કરે તો આપણે સો વીસ હજાર રેકોર્ડ આપી શકીએ ઇનપુટ ડેટા રેટ જો સોફ્ટવેરને હેન્ડલ કરવા માટે જરૂરી ડેટા રેટ 100 કિલો બાઇટ પ્રતિ સેકન્ડ છે તો આપણે 110 કિલો બાઇટ પ્રતિ સેકન્ડ સાથે ટેસ્ટીંગ કરી શકીએ છીએ ફક્ત સિસ્ટમ દ્વારા કોઈ અસામાન્ય પ્રતિક્રિયા છે કે કેમ તે તપાસવા માટે જો તે નિર્દિષ્ટ ડેટા રેટથી સહેજ વધારે છે તો શું સિસ્ટમ ક્રેશ થાય છે શું તે કંઈક અસ્વીકાર્ય રીતે વર્તે છે કારણ કે જો આપણે ઇનપુટ આપીએ છીએ જે નિર્દિષ્ટ કરતા વધારે છે તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સિસ્ટમ નબળી કામગીરી બતાવશે પરંતુ તે ક્રેશ અથવા અટકી જવા જેવા પરફોર્મન્સ ને બંધ કરવાને બદલે એક અદભૂત રીતે નબળું પરફોર્મન્સ હોવું જોઈએ પ્રક્રિયા સમય જો પ્રોસેસિંગનો સમય થોડા મિલીસેકન્ડનો હોવો જરૂરી હોય તો આપણે મેમરીનો ઉપયોગ વગેરે કરતાં સહેજ વધારે આપી શકીએ આ ડિઝાઇન કરેલ ક્ષમતાની બહાર ટેસ્ટીંગ કરવામાં આવે છે સ્ટ્રેસ ટેસ્ટીંગ એ ઇનપુટ આપી રહ્યું છે જે SRS દસ્તાવેજમાં નિર્દિષ્ટ કરતા વધારે છે ફક્ત તે ચકાસવા માટે કે સિસ્ટમ પ્રભાવશાળીપણે રીતે બગડે છે જો આપણે ઇનપુટ આપીએ જે નિર્દિષ્ટ ક્ષમતા કરતા વધારે હોય અને ત્યાં કોઈ બંધ નથી જેમ કે ક્રેશ અથવા સિસ્ટમ અટકી જાય છે સ્ટ્રેસ ટેસ્ટીંગ માં સામાન્ય રીતે સમય અથવા કદનો તત્વ શામેલ હોય છે ઉદાહરણ તરીકે યુનિટ સમય દીઠ ટ્રાન્સફર કરવાના રેકોર્ડની સંખ્યા કોઈપણ સમયે સક્રિય વપરાશકર્તાઓની મહત્તમ સંખ્યા ઉદાહરણ તરીકે કોઈ પણ સમયે દસ સક્રિય વપરાશકર્તાઓને ટેકો આપવા માટે સિસ્ટમ રચવામાં આવી શકે છે હવે સ્ટ્રેસ ટેસ્ટીંગ દરમિયાન આપણે તપાસવું પડશે કે અગિયાર સક્રિય વપરાશકર્તાઓ છે કે નહીં શું સિસ્ટમ હજી પણ થોડો ડિગ્રેડેડ મોડમાં હોવા છતાં ફંક્શન કરે છે અથવા તે ક્રેશ અથવા હેંગમાં જાય છે જો તે અગિયાર વપરાશકર્તાઓ સાથે પરફોર્મન્સ કરી રહ્યું છે જ્યારે દસ વપરાશકર્તાઓની નિર્દિષ્ટ સંખ્યા છે ત્યારે સહેજ ડિગ્રેડેડ મોડમાં તે તેના સ્ટ્રેસ ટેસ્ટીંગ ને પસાર કરે છે એ જ રીતે આપણે ઉલ્લેખિત કરતાં સહેજ મોટા ડેટા સાઇઝ સાથે તપાસીએ છીએ અને જેમ કે તે સ્પષ્ટ હોવું જોઈએ કે ઘણી સિસ્ટમો માટે સ્ટ્રેસ ટેસ્ટીંગ લાગુ પડતું નથી ચાલો સ્ટ્રેસ ટેસ્ટીંગ ના કેટલાક ઉદાહરણો જોઈએ ચાલો આપણે કહીએ કે આપણે એક ઓપરેટિંગ સિસ્ટમનું ટેસ્ટીંગ કરી રહ્યા છીએ જે મહત્તમ પંદર મલ્ટિપ્રોગ્રામવાળી નોકરીઓ સંભાળી શકે છે સ્ટ્રેસ ટેસ્ટીંગ માં આપણે આપીએ છીએ જો ત્યાં પંદરથી વધુ નોકરીઓ છે જે એક સાથે શરૂ કરવામાં આવે છે તો ઓપરેટિંગ સિસ્ટમનો પ્રતિસાદ શું છે એ જ રીતે એક રીઅલ ટાઇમ સિસ્ટમ આપણે કેટલાક ઉચ્ચ અગ્રતાવાળા વિક્ષેપોના આગમનનું ટેસ્ટીંગ કરી શકીએ છીએ તે જ સમયે જો સિસ્ટમ જરૂરી દસ્તાવેજમાં ધારણા કરે છે કે કોઈપણ સમયે માત્ર એક ઉચ્ચ અગ્રતા વિક્ષેપ આવી શકે છે અથવા બે અગ્રતા વિક્ષેપ આવી શકે છે તો આપણે એક સમયે આવતા વધુ અગ્રતા વિક્ષેપની થોડી વધુ સંખ્યા દ્વારા સ્ટ્રેસ ટેસ્ટીંગ કરીએ છીએ સિસ્ટમ ટેસ્ટીંગ નો બીજો પ્રકાર લોડ ટેસ્ટીંગ છે લોડ ટેસ્ટીંગ માં તે નક્કી કરવામાં આવે છે કે શું વિવિધ લોડ શરતો હેઠળ સિસ્ટમનું પરફોર્મન્સ સ્વીફંક્શન છે સ્ટ્રેસ ટેસ્ટીંગ અને લોડ ટેસ્ટીંગ વચ્ચે સ્પષ્ટ તફાવત છે આ અર્થમાં કે સ્ટ્રેસ ટેસ્ટીંગ માં આપણે સિસ્ટમને ઇનપુટ આપીએ છીએ જે SRS દસ્તાવેજમાં નિર્દિષ્ટ કરતા વધારે છે જ્યારે લોડ ટેસ્ટિંગમાં આપણે અલગ અલગ લોડ પર સિસ્ટમની કામગીરીનું ટેસ્ટીંગ કરીએ છીએ ફક્ત એક ઉદાહરણ આપવા માટે જો આપણી પાસે વેબ આધારિત એપ્લિકેશન હોય અને તે સ્પષ્ટ થયેલ હોય કે સિસ્ટમે પ્રતિ સેકન્ડ 100 હિટ પર પ્રતિભાવનો સમય 1 સેકંડથી ઓછો હોવો જોઈએ આપણે અહીં 90 હિટ પ્રતિ સેકન્ડ 100 હિટ પ્રતિ સેકન્ડ પર ટેસ્ટીંગ કરીએ છીએ તમામ ઇનપુટની નિર્દિષ્ટ શ્રેણીની અંદર અને તપાસ એ સિસ્ટમ છે જે તેની જરૂરિયાત મુજબ વર્તે છે અને ત્યાં ઘણા લોડ ટેસ્ટીંગ સાધનો છે એક ઓપન સોર્સ ટૂલ જે ખૂબ જ લોકપ્રિય છે તે J મીટર છે જે અપાચે ડાઉનલોડ કરી શકાય છે જકાર્તા ડોટ અપાચે ડોટ ઓઆરજી જેમીટર જેનો ઉપયોગ વેબ આધારિત એપ્લિકેશન્સના લોડ ટેસ્ટિંગ માટે થાય છે અન્ય કામગીરી ટેસ્ટીંગ વોલ્યુમ ટેસ્ટીંગ છે વોલ્યુમ ટેસ્ટમાં ફરીથી SRS ડોક્યુમેન્ટમાં નોંધાયા મુજબ ચોક્કસ સીમામાં સિસ્ટમનું ટેસ્ટીંગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ચાલો કહીએ કે જો ડેટાનું કદ એટલે કે કતારનું કદ 100 છે જ્યારે 99 અથવા 100 ની કતારનું કદ હોય ત્યારે તે સંભાળે છે એ જ રીતે એરે સ્ટેક વગેરેનું કદ એ SRS દસ્તાવેજમાં જણાવ્યા મુજબ શક્ય હોય તેવી પરિસ્થિતિઓને સંભાળવા માટે એટલા મોટા છે વિવિધ કદ ઉદાહરણ તરીકે ક્ષેત્રો રેકોર્ડ્સ ફાઇલનું કદ વગેરે આ બધા સંભવિત ઉલ્લેખિત ડેટા વોલ્યુમોને સમાવી શકે છે કે કેમ તે તપાસવા પર ભાર મૂકવામાં આવે છે આ અહીં મહત્વનું છે ઉલ્લેખિત ડેટા વોલ્યુમ વોલ્યુમ ટેસ્ટીંગ આપણે સ્પષ્ટ કરેલ ડેટા વોલ્યુમ કરતા વધારે ટેસ્ટીંગ કરતા નથી આપણે સ્પષ્ટ કરીએ છીએ કે આપણે ટેસ્ટીંગ કરીએ છીએ કે શું SRS દસ્તાવેજમાં નિર્દિષ્ટ ડેટા વોલ્યુમ સોફ્ટવેર દ્વારા યોગ્ય રીતે સંચાલિત છે સિસ્ટમ ટેસ્ટનો બીજો પ્રકાર રૂપરેખાંકન ટેસ્ટીંગ છે રૂપરેખાંકન ટેસ્ટીંગ માં જે સોફ્ટવેરને લાગુ પડે છે જે વિવિધ રૂપરેખાંકનોને ટેકો આપવા માટે બનાવવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે આપણી પાસે સોફ્ટવેર માટે ન્યૂનતમ રૂપરેખાંકન હોઈ શકે છે જ્યાં એક જ વપરાશકર્તા તેનો ઉપયોગ કરી શકે છે અથવા આપણી પાસે રૂપરેખાંકન હોઈ શકે છે જ્યાં બહુવિધ વપરાશકર્તાઓ તેનો ઉપયોગ કરી શકે છે અથવા આપણી પાસે રૂપરેખાંકન હોઈ શકે છે જ્યાં તે ચોક્કસ ડેટાબેઝનો ઉપયોગ કરી શકે છે અને આ ટેસ્ટીંગ રૂપરેખાંકન ટેસ્ટીંગ નો ઉદ્દેશ એ છે કે સોફ્ટવેરની વિવિધ સ્પષ્ટ રૂપરેખાંકનો માટે સિસ્ટમ સંતોષકારક રીતે કાર્ય કરે છે સિસ્ટમ ટેસ્ટીંગ નો બીજો પ્રકાર સુસંગતતા ટેસ્ટીંગ છે અહીં ટેસ્ટીંગ ચકાસવા માટે રચવામાં આવ્યા છે શું સોફ્ટવેર અન્ય સોફ્ટવેર અને હાર્ડવેર સાથે SRS દસ્તાવેજમાં જણાવ્યા મુજબ સંતોષકારક રીતે ઇન્ટરફેસ કરે છે ઉદાહરણ તરીકે આપણી પાસે વેબ આધારિત એપ્લિકેશન હોઈ શકે છે અને તે વિવિધ વેબ બ્રાઉઝર્સ સાથે કામ કરવા માટે જરૂરી છે સુસંગતતા ટેસ્ટીંગ દરમિયાન આપણે તપાસીએ છીએ કે શું સોફ્ટવેર મોઝિલા ફાયરફોક્સ માઇક્રોસોફ્ટ એક્સપ્લોરર વગેરે જેવા વિવિધ વેબ બ્રાઉઝર્સ સાથે કામ કરે છે સુસંગતતા ટેસ્ટીંગ નું બીજું ઉદાહરણ એ છે કે જો માહિતીને પુનપ્રાપ્ત કરવા માટે કોઈ સિસ્ટમને મોટા ડેટાબેઝ સિસ્ટમ સાથે વાતચીત કરવી પડે તો આપણે વિવિધ મોટા ડેટાબેઝને તપાસીએ છીએ જેને સમર્થન આપવાની જરૂર છે અને પછી આપણે પુનપ્રાપ્તિની ઝડપ અને ચોકસાઈ તપાસીએ છીએ સિસ્ટમ ટેસ્ટનો બીજો પ્રકાર રિકવરી ટેસ્ટ છે રીકવરી ટેસ્ટીંગ માં આપણે તપાસીએ છીએ કે સોફ્ટવેર સારી રીતે કામ કરે છે કે નહીં જો પાવર ડેટા ડિવાઇસ વગેરેનું નુકસાન થાય છે ઉદાહરણ તરીકે આપણે ચોક્કસ સોફ્ટવેર માટે પેન ડ્રાઇવનો ઉપયોગ કરી રહ્યા છીએ અને પછી અચાનક કોઈએ પેન ડ્રાઈવ કાઢી નાખી તો શું સોફ્ટવેર અટકી જાય છે અથવા તે કહે છે કે કૃપા કરીને સોફ્ટવેર કામ કરવા માટે પેન ડ્રાઈવ પાછો મૂકો અથવા ચાલો કહીએ કે જો સોફ્ટવેરનો ઉલ્લેખ પાવર નિષ્ફળતાને સહન કરવા માટે કરવામાં આવે છે જ્યારે પાવર નિષ્ફળતા થાય છે ત્યારે શું તે તમામ ડેટા ગુમાવે છે અથવા પાવર નિષ્ફળતા થાય તે પહેલાં ડેટા સાચવે છે અને પછી એકવાર પાવર પાછો આપવામાં આવે તે સિસ્ટમો તે ડેટાને યોગ્ય રીતે રીકવરી કરે છે સિસ્ટમ ટેસ્ટનો બીજો પ્રકાર મેન્ટેનન્સ ટેસ્ટ છે દરેક સોફ્ટવેરને વિવિધ પ્રકારની જાળવણીની જરૂર હોય છે કારણ કે તેનો લાંબા સમય સુધી ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે દરેક સોફ્ટવેરમાં કેટલાક ડાયગ્નોસ્ટિક પ્રોગ્રામ હોઈ શકે છે જો કંઇક યોગ્ય રીતે કામ કરતું નથી ગતિમાં ઘટાડો થાય છે અથવા અમુક ક્રિયાઓ હાથ ધરી શકાતી નથી તો સોફ્ટવેરને સામાન્ય રીતે ડિફોલ્ટ રૂપરેખાંકન આપવાની જરૂર હોય છે જ્યાં કોઈ વ્યક્તિ સોફ્ટવેરને ડિફોલ્ટ રૂપરેખાંકનમાં મૂકી શકે છે અને તે ચકાસી શકાય છે કે તે ડિફોલ્ટ રૂપરેખાંકન ડાયગ્નોસ્ટિક પ્રોગ્રામ્સ અને વ્યવહારોના નિશાનો વિવિધ મોડ્યુલો સાથે કનેક્ટિવિટી વિશે યોજનાકીય આકૃતિઓ તેને અન્ય સોફ્ટવેર અને હાર્ડવેર સાથે કનેક્ટ કરવાની રીત વગેરેમાં યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે ચકાસી શકાય છે આ વિવિધ જાળવણી ટેસ્ટીંગ છે જે તે રાખે છે અને શું આ પૂરા પાડવામાં આવ્યા છે અને શું આ યોગ્ય રીતે ફંક્શન કરે છે સિસ્ટમ ટેસ્ટનો વધુ એક પ્રકાર ડોક્યુમેન્ટેશન ટેસ્ટ છે અહીં આ પ્રકારની કસોટીમાં આપણે માત્ર તપાસ કરવાની જરૂર છે કે પૂરા પાડવામાં આવેલ તમામ દસ્તાવેજો સુસંગત છે અને તે પૂરા પાડવામાં આવ્યા છે કે કેમ કારણ કે વપરાશકર્તા જ્યારે ટેસ્ટીંગ કરે છે એક્ષપટન્સ ટેસ્ટીંગ કરે છે ત્યારે દસ્તાવેજીકરણ ટેસ્ટીંગ પણ કરવું પડશે જ્યાં વપરાશકર્તાએ વપરાશકર્તા માર્ગદર્શિકાઓ જાળવણી માર્ગદર્શિકાઓ તકનીકી દસ્તાવેજો વગેરે તે સુસંગત છે કે કેમ તે તપાસવાની જરૂર છે કેટલીકવાર કેટલાક સોફ્ટવેર માટે તે જરૂરી હોઈ શકે છે કે તેઓ વિવિધ પ્રકારના વપરાશકર્તાઓને ટેકો આપે ઉદાહરણ તરીકે ખૂબ શિખાઉ વપરાશકર્તાઓ અનુભવી વપરાશકર્તાઓ અને વધુ અને તે કેટેગરીના વપરાશકર્તાઓ માટે જે દસ્તાવેજો આપવામાં આવ્યા છે તે તે પ્રકારના વપરાશકર્તાઓની જરૂરિયાત મુજબ છે કે કેમ સિસ્ટમ ટેસ્ટીંગ નો એક વધુ પ્રકાર ઉપયોગિતા ટેસ્ટીંગ છે અહીં લક્ષ્ય વપરાશકર્તા ઇન્ટરફેસનું ટેસ્ટીંગ કરવાનું છે વિવિધ પરફોર્મન્સ સ્ક્રીનો સંદેશાઓ રિપોર્ટ ફોર્મેટ્સ અને વધુ તેઓ બરાબર છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે અને વપરાશકર્તા ઇન્ટરફેસમાં નેવિગેશન પણ કરે છે તે છે તે સંતોષકારક રીતે કામ કરે છે મેનુ પસંદગીઓ અને વધુ માઉસ ક્લિક્સ શું આ યોગ્ય રીતે રેકોર્ડ અને નિયંત્રિત છે એક વધુ પ્રકારનું ટેસ્ટીંગ જે પર્યાવરણીય ટેસ્ટીંગ છે જે સામાન્ય સોફ્ટવેરને લાગુ પડતું નથી સંભવત એવા સોફ્ટવેર પર લાગુ પડે છે જે ઉપકરણોમાં કામ કરવા માટે જરૂરી છે જે વિવિધ આબોહવાની પરિસ્થિતિઓમાં કામ કરી શકે છે ઉદાહરણ તરીકે એમ્બેડેડ સિસ્ટમ્સ અહીં તપાસ કરવામાં આવી છે કે શું સોફ્ટવેર જે એમ્બેડેડ ડિવાઇસને નિયંત્રિત કરી રહ્યું છે શું તે વિવિધ ગરમી ભેજ રાસાયણિક હાજરી પોર્ટેબિલિટી શરતો ઇલેક્ટ્રિક ચુંબકીય ક્ષેત્રો પાવર વિક્ષેપ વગેરે પર કામ કરે છે હવે એકવાર તમામ ટેસ્ટીંગ થઈ ગયા પછી સિસ્ટમ ટેસ્ટીંગ કરે છે તે વિકાસ ટીમ અથવા ટીમના મૈત્રીપૂર્ણ સમૂહ દ્વારા કરવામાં આવતી કસોટી છે જે બીટા ટેસ્ટીંગ છે અથવા ગ્રાહક પોતે છે જે એક્ષપટન્સ ટેસ્ટીંગ છે ટેસ્ટીંગ નિરીક્ષણો ટેસ્ટીંગ સારાંશ અહેવાલમાં લખવામાં આવે છે તો ટેસ્ટીંગ સારાંશ અહેવાલમાં આપણે શું લખીએ ટેસ્ટીંગ સારાંશ અહેવાલમાં આપણે તમામ ટેસ્ટીંગ નો સારાંશ લખવો પડશે જે સોફ્ટવેરને ટેસ્ટીંગ માં લાગુ કરવામાં આવ્યો છે ફંકશનલ ટેસ્ટીંગ અને પરફોર્મન્સ ટેસ્ટીંગ બંને કેટલા ટેસ્ટીંગ લાગુ કરવામાં આવ્યા હતા કેટલા ટેસ્ટીંગ સફળ થયા હતા કેટલા ટેસ્ટીંગ અસફળ રહ્યા હતા અને કયા ડિગ્રી સુધી તેઓ અસફળ રહ્યા હતા શું તે હતું કે ઉપયોગીતા ટેસ્ટીંગ માં કેટલાક ક્ષેત્રોમાં તમારે માઉસને બે વાર ક્લિક કરવું પડશે તે એક નાની સમસ્યા છે અથવા તે ક્રેશ થયું છે શું ટેસ્ટીંગ એકદમ નિષ્ફળતા હતી કે પછી કેટલાક નાના અણધારી પરિણામો વગેરે માત્ર જોવા મળ્યા હતા તે ટેસ્ટીંગ સારાંશ રિપોર્ટની સામગ્રી હોવી જોઈએ હવે ચાલો આપણે એક સમસ્યા જોઈએ જે દરેક વિકાસકર્તા દરેક પરીક્ષક અને સોફ્ટવેરના દરેક વપરાશકર્તાને પરેશાન કરે છે કે સોફ્ટવેરમાં કેટલી સુપ્ત ભૂલો છે સોફ્ટવેર ચાલો કહીએ કે કોડની એક મિલિયન લાઇન વિકસાવવામાં આવી છે વિકાસકર્તાઓ દ્વારા ઘણું કામ કર્યા પછી તેનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે હવે જો કોઈ પૂછે કે સોફ્ટવેરમાં અસ્તિત્વમાં રહેલી ભૂલો અથવા ખામીઓની સંભવિત સંખ્યા શું છે આ બધા સાવચેત વિકાસ અને ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યા પછી આપણે નંબર કેવી રીતે આપીએ પ્રોજેક્ટ મેનેજર કેવી રીતે નક્કી કરે છે કે કેટલા ભૂલો હજુ પણ છે તેને નક્કી કરવાની એક રીતને એરર સીડીંગ કહેવામાં આવે છે તો આપણે એરડ સીડિંગ કેવી રીતે કરીએ છીએ અને સોફ્ટવેરમાં ભૂલોની સંખ્યા નક્કી કરવામાં તે કેવી રીતે મદદ કરે છે અહીં મુખ્ય વિચાર એ છે કે ટેસ્ટીંગ શરૂ થાય તે પહેલાં પ્રોજેક્ટ મેનેજર અથવા વરિષ્ઠ વ્યક્તિ સોફ્ટવેરમાં કૃત્રિમ રીતે કેટલીક ભૂલો રજૂ કરે છે સોફ્ટવેરમાં થોડા ફેરફાર કરે છે જે તે ટ્રેક બંધ રાખે છે તેમણે કયા પ્રકારની ભૂલો રજૂ કરી છે તે રેકોર્ડ કર્યું છે કેટલાક સ્થળોએ તેણે અંકગણિત ઓપરેટર વત્તા ઓપરેટરને માઇનસ ઓપરેટર અથવા ક્યાંક શરતી નિવેદનમાં ફેરવ્યું હોઈ શકે છે કદાચ તે ઓપરેટર કરતા ઓછા કરતા ઓછા અથવા તે ક્યાંક હોઈ શકે જ્યાં તે a b લખાયેલ હોય c તેણે કદાચ માત્ર a b લખ્યું હશે અને c ને કાઢી નાખ્યું હશે આ કેટલીક ભૂલો છે જે મેનેજર બીજ આપે છે અને પછી ટેસ્ટીંગ ના અંતે તે શોધી કાે છે કે આમાંથી કેટલા સીડેડ ભૂલો મળી આવ્યા છે જો તેણે સો ભૂલો સો ભૂલોમાંથી તેની કેટલી બીજવાળી ભૂલો શોધી શકાય અને તો ચાલો આપણે કહીએ કે આ ભૂલો છે જે સોફ્ટવેરમાં અસ્તિત્વમાં છે અને પછી મેનેજરે સોફ્ટવેરમાં કેટલીક ભૂલો કરી અસ્તિત્વમાં રહેલી ભૂલોની પ્રારંભિક સંખ્યા આપણે કહીએ કે આ મૂડી N છે અને હવે મેનેજરે ત્યાં ભૂલોનો સમૂહ મૂક્યો મનસ્વી ફેરફારો કર્યા અને નાનું અને s એ સીડેડ ભૂલો છે તેમણે સીડેડની સંખ્યા અને પછી ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ટેસ્ટીંગ ના અંતે જાણવા મળ્યું કે તેની પાસે છે ચકાસણી દરમિયાન બીજની ભૂલોની નાની સંખ્યા અને નાની n સંખ્યાની ભૂલો મળી આવી હતી જે અસ્તિત્વમાં છે તે પણ ટેસ્ટીંગ દ્વારા શોધવામાં આવી છે આ ભૂલો છે જે શોધવામાં આવી છે સીડેડ બગ્સ અને અનસેડેડ બગ્સ પછી આપણે એક સરળ ધારણા કરીએ છીએ કે જો હાલની ભૂલોમાંથી નાની n શોધી કાઢવામાં આવે છે જે s S ની બરાબર હોવી જોઈએ આપણે અહીં દાવો કરી રહ્યા છીએ અથવા આપણે અહીં ધારી રહ્યા છીએ કે ટેસ્ટીંગ ભૂલોને સમાન પ્રમાણમાં ઓળખે છે પ્રાદેશિક ભૂલો અને સીડેડ ભૂલો બંને અને આ અભિવ્યક્તિમાંથી આપણને બાકીની ભૂલો N n n s મળે છે આ આપણને સોફ્ટવેરમાં સમાયોજિત થતી ભૂલોની સંખ્યાનો ખૂબ જ અંદાજ આપે છે સાવચેતીપૂર્વક વિકાસ કર્યા પછી અને સંપૂર્ણ ટેસ્ટીંગ કર્યા પછી પણ સોફ્ટવેરમાં પાછળ રહેલી ભૂલોની સંખ્યા શું છે તે શોધવા માટે ભૂલ સીડિંગ એ એક મહત્વપૂર્ણ તકનીક છે આપણે આ બિંદુએ આ સત્ર બંધ કરીશું અને આગામી સત્રમાં આ બિંદુથી આગળ ચાલુ રાખીશું